સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગ કોર્સના આ લેકચરમાં આપનું સ્વાગત છે પાછલા લેક્ચરમાં આપણે ASLR વિશે વિચાર્યું હતું અને જોયું હતું કે ASLR કેવી રીતે રીલોકેટેબલ લાયબ્રેરી ઓ ઉપર આધારિત છે વળી આપણે રીલોકેટેબલ ડેટા પ્રાપ્ત કરવાના બે રસ્તાઓ વિષે પણ વિચાર્યું હતું આપણે લોડ ટાઈમ રીલોકેશન વિશે એને ગ્લોબલ ડેટાના લોડ ટાઈમ રીલોકેશન ને પ્રાપ્ત કરવા માટે GOT ટેબલના ઉપયોગ વિશે વિચાર્યું હતું મૂળભૂત રીતે જો આપણી પાસે લાયબ્રેરી માં ફંક્શન હાજર હોય તો તે ફંક્શન ને આપણે રીલોકેટેબલ કેવી રીતે બનાવી શકીએ ડેટા જેવી રીતે રીલોકેટેબલ બનાવાયા હતા તેવી જ રીતે ફંકશન ને પણ રીલોકેટેબલ બનાવી શકાય છે દાખલા તરીકે જ્યારે જ્યારે કોઈ ફંક્શન ને કોલ કરાય ત્યારે આપણને તે ફંક્શન માટેનું મેમરીમાંનું સાચું એડ્રેસ GOT ટેબલમાંથી મળી શકે છે ફંક્શન સાથે આપણે તે બધું કરી શકીએ છીએ જે આપણે ડેટા સાથે કર્યું છે આપણે GOT ટેબલનો ઉપયોગ કરી શકીએ છીએ અને ફંક્શન માટેનું મેમરીનું એડ્રેસ આ GOT ટેબલમાં સ્ટોર કરી શકીએ છીએ અને જ્યારે પણ કોઈ નિશ્ચિત ફંક્શન ને કોલ કરવામાં આવે ત્યારે આપણે GOT ટેબલમાં જોઈને તે ફંક્શન નું સાચું એડ્રેસ મેળવીને ત્યારબાદ જે તે દર્શાવેલા લોકેશન ઉપર બ્રાન્ચિંગ કરી શકીએ છીએ આ રીતે આપણે રીલોકેટેબલ ફંક્શન મેળવી શકીએ છીએ એટલે કે કોઈ નિશ્ચિત લાયબ્રેરી ને પ્રોસેસ એડ્રેસ સ્પેસ માં લોડ કરતી વખતે જ જે તે ફંકશન GOTમાં દાખલ થશે તેથી ત્યારબાદ જ તે ફંકશનનું મેમરીમાંનું એડ્રેસ ખબર પડશે જો કે વ્યવહારમાં આવું કરવામાં આવતું નથી વ્યવહારમાં તો ડેટા સાથે આપણે કર્યું હતું તેવો GOT ટેબલનો ઉપયોગ સમયની દ્રષ્ટિએ ખૂબ જ ખર્ચાળ છે એનું કારણ એ છે કે લાયબ્રેરી માં ફંકશનની સંખ્યા ગ્લોબલ ડેટાની સંખ્યાની સરખામણીએ ખૂબ વધારે હોય છે વળી લાઇબ્રેરીમાં મોટાભાગના ફંકશન વણવપરાયેલા હોય છે કોઈ ચોક્કસ લાઇબ્રેરીનું ઉદાહરણ જોઈએ તો libc લાઇબ્રેરીમાં સેંકડો ફંકશન હોય છે તેમાંથી તમે માંડ માંડ બે થી ત્રણ ફંક્શન વાપરતા હોવ છો આમ લોડિંગ સમયે જ આ સેંકડો ફંકશન ને રીઝોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો તે વ્યાજબી જણાતું નથી તેથી વ્યવહારમાં લેઝી બાઈન્ડીંગ નામની એક યોજના વપરાય છે જેમાં કોઈ ફંકશન ને જ્યારે ખરેખર ઇન્વોક કરવામાં આવે ત્યારે જ તેનું મેમરીમાંનું એડ્રેસ રીઝોલ્વ કરાય છે બીજા શબ્દોમાં કહીએ તો લેઝી બાઈન્ડીંગ યોજના મૂળભૂત રીતે કોઈ ફંકશન બ્લોક ન થાય ત્યાં સુધી તે ફંકશન ના બાઈન્ડીંગ ને પાછું ઠેલાવે છે અને આમ કરવા માટે આપણે આ યોજનામાં એક ડબલ ઇનડાયરેકશન ટેકનિક નો ઉપયોગ કરીએ છીએ જેમાં પહેલેથી હાજર એવા GOT ટેબલ ઉપરાંત પ્રોસીઝર લિન્કેજ ટેબલ અથવા તો PLT ટેબલ નામના એક બીજા ટેબલનો ઉપયોગ થાય છે તો ચાલો આપણે વ્યવહારમાં ફંકશન કોલ કેવી રીતે રીઝોલ્વ થાય છે તે જોઈએ તો ધારો કે લાઇબ્રેરીમાં એક ફંકશન મોજુદ છે અને ઉદાહરણ તરીકે printf લઇ લો અને શું થાય છે તે વિચારો જ્યારે તમે તમારો કોડ કમ્પાઈલ કરો છો ત્યારે printf નો જે સાચો કોલ છે તે printfPLT દ્વારા બદલાઈ જાય છે આમ એ આના જેવું દેખાય છે જ્યાં func નામના ફંકશન નો સાચો કોલ funcPLT કોલ દ્વારા બદલાઈ જાય છે હવે PLT એ એક એવું ટેબલ છે જે કંઈક આના જેવું દેખાય છે લાઇબ્રેરીમાં મોજુદ દરેક ફંકશનની એન્ટ્રી આ PLT માં હોય છે દાખલા તરીકે funcPLT ની એક એન્ટ્રી PLT ટેબલમાં હોય છે જે આ રહી PLT ટેબલમાં ફંક્શન ની એન્ટ્રી ત્રણ સ્ટેટમેન્ટ ની બનેલી હોય છે તેમાં પહેલું એક Indirect Jump હોય છે બીજું prepare resolver હોય છે અને છેલ્લું Jump to PLT0 હોય છે તો ચાલો જોઈએ કે funcPLT કેવી રીતે કામ કરે છે Func નું પહેલું ઈનવોકેશન નીચે પ્રમાણે કામ કરે છે જેમ મેં કહ્યું તેમ કમ્પાઈલર એ func ના કોલને funcPLT ના કોલ દ્વારા બદલી નાખશે આમ આ નો અર્થ એ થયો કે આ Instructions એક્ઝીક્યુટ થશે પહેલી instruction એ GOT માંના એડ્રેસના આધારિત એક indirect jump છે એટલે GOT ની આ એન્ટ્રી func સાથે સુસંગત છે શરૂઆતમાં આ એડ્રેસ લોડ કર્યા બાદ PLTમાંની બીજી instruction કે જે prepare resolver છે તેની સાથે સુસંગત છે આમ મૂળભૂત રીતે અહી એવું થાય છે કે જયારે તમે એક indirect jump કરો છો તો તમે આ નિશ્ચિત એડ્રેસ ઉપર દર્શાવેલા લોકેશન ઉપર jump કરો છો બીજા શબ્દોમાં કહીએ તો શરૂઆતમાં આ jump એ માત્ર પછીની લાઈન પર જ જાય છે આમ તમે નીચેની લાઈનમાં jump કરો છો પછી prepare resolver નો ઉમેરેલો કોલ રન કરો છો અને ત્યારબાદ PLT૦ ઉપર jump કરો છો કે જે રીઝોલ્વર ને કોલ કરે છે આમ રીઝોલ્વર શું કરે છે તો તે આ func ફંક્શન નું મેમરીમાંનું સાચું એડ્રેસ મુકરર કરે છે અને તે એડ્રેસને GOT એન્ટ્રીમાં ભરે છે આમ રીઝોલ્વર ને થયેલા કોલના અંતમાં GOTની એન્ટ્રીમાં funcનું સાચું એડ્રેસ આવી જાય છે અને રીઝોલ્વર ને કોલ કરાયા બાદ ખરા ફંક્શન ઇન્વોક થાય છે આમ આપણે જોયું કે func નું પહેલું ઈનવોકેશન funcPLT ને ઇન્વોક કરે છે જે ત્યાર બાદ આના ઉપરની એક બનાવટી શાખા બનાવે છે રીઝોલ્વર ને તૈયાર કરે છે અને રીઝોલ્વર ને બોલાવે કોલ કરે છે રીઝોલ્વર func ફંક્શન નું સાચું એડ્રેસ નક્કી કરે છે તે એડ્રેસને GOT એન્ટ્રીમાં ભરે છે અને પછી ફંક્શન ને ઇન્વોક કરે છે તો હવે આપણે funcના અનુગામી ઈનવોકેશન્સ માં શું થાય છે તે જોઈએ ધારો કે આપણે funcનું ૨જુ ૩જુ ૪થુ કે ૫મુ ઈનવોકેશન કરી રહ્યા છીએ અને આપણે જાણીએ છીએ તેમ કમ્પાઈલરે પહેલા જ funcના સીધા કોલને funcPLTમાં બદલી નાખેલ છે એટલે એક્ષિક્યુશન પહેલા આ PLTમાં આવવું જોઈએ અહી પહેલી instruction GOTમાં એન્ટ્રી આધારિત ઇનડાયરેકટ બ્રાંચ છે તેથી હવે અહી શું થઇ રહ્યું છે કે પહેલા એક્ષિક્યુશન દરમ્યાન આપણે એડ્રેસ એ રીતે બદલ્યું છે કે તે func ના સાચા એડ્રેસને નિર્દેશ કરે એટલા માટે આ jump instruction નું પરિણામ એ છે કે તે GOT ની એન્ટ્રીમાં જે એડ્રેસ છે તે લેશે અને તે એડ્રેસ ઉપર કુદી જશે એટલે ત્યારબાદ સાચું ફંક્શન ઇન્વોક થશે આ રીતે બધા અનુગામી ઇન્વોક ેશનો માં રીઝોલ્વર ને ઇન્વોક કરાતો નથી પરંતુ એક્ષિક્યુશન આ નિશ્ચિત કોડમાં jump થાય છે આમ આપણે જોઈએ છીએ કે jumpના પહેલા ઈનવોકેશન માં અહી ખાસ્સો એવો ઓવરહેડ અર્થાત વધારાનું કામ કિંમત છે કારણકે તેમાં રીઝોલ્વર ઇન્વોક થાય છે કે જેણે ફંક્શન નું સાચું એડ્રેસ રીઝોલ્વ કરવું પડે છે અને GOT ટેબલમાં તે એડ્રેસ ની એન્ટ્રી કરવી પડે છે પરંતુ funcના આ પછીના બધા અનુગામી ઇન્વોકેશન્સ માં funcના સાચા એડ્રેસ ઉપર કુદવા માટે વધારાના ફક્ત એક જ jump ની જરૂર પડે છે તો ચાલો આપણે PLTનું એક ઉદાહરણ લઈએ અને આ નિશ્ચિત લાયબ્રેરી થી શરુ કરીએ કે જે આપણે લખેલી છે આ લાયબ્રેરી માં ત્રણ ફંક્શન છે set mylib int increment mylib int અને get mylib int તો આપણે આ નિશ્ચિત લાયબ્રેરી ને fpic ફ્લેગ વાપરી કમ્પાઈલ કરીએ અને એમ આ libmylib pic so લાયબ્રેરી બનાવીએ હવે આપણે જયારે આ નિશ્ચિત ફંક્શન માટે ઓબ્જેક્ટ ડમ્પ કરીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે set mylib int નો કોલ એ set mylib intPLT વડે બદલાઈ ગયો છે અહી એ વાત નોંધો કે કમ્પાઈલરે પોત મેળે એક functionના ઇન્વોકેશનને કોલને function invocatedPLTમાં બદલી નાખ્યો છે તો ચાલો આપણે આ set mylib int ની અંદર શું છે તે જરા ઊંડાણ પૂર્વક જોઈએ જો તમે આને છુટું પાડો તો આપણે જોઈએ છીએ કે set mylib int એ 0x3BC લોકેશન ઉપર મોજુદ છે કે જે PLTમાં જશે તેમાં આ ત્રણ instructions હશે અગાઉ જોયું તેમ તેમાં એક indirect jump છે અને આ indirect jump એ GOT ટેબલ માં ૧૬ બાઈટ ના ઓફસેટ ઉપર રહેલા એક એડ્રેસ ઉપર આધારિત છે આમ આ નિશ્ચિત ઓફસેટ એ set mylib int ફંક્શન ને સુસંગત છે એટલે પછી ત્યાં રીઝોલ્વર માટે આર્ગ્યુંમેન્ટસ બનાવવા માટે એક push છે અને ત્યાં રીઝોલ્વર ઉપરનો એક jump છે આમ નોંધ કરો કે આપણે કમ્પાઇલેશન સમયે GOT ટેબલ ની અંદર શું છે તે પણ જોઈ શકીએ છીએ આપણે આ કામ readelf x plt libmylib pic so આ કમાંડ વાપરીને કરી શકીએ છીએ આ કમાન્ડનો આઉટપુટ એ ખરેખર PLT ટેબલ હશે plt ટેબલ આ કમાન્ડનો આઉટપુટ એ આ નિશ્ચિત ફંક્શન માટેનું GOT ટેબલ છે નોંધ કરો કે મેમરીમાં ૧૬ બાઈટના ઓફસેટ લોકેશનમાં C203 નંબર રહેલો છે જે લીટલ એન્ડિયન અંક પદ્ધતિ પ્રમાણે 0x3C2 થાય છે આમ શરૂઆતમાં આ PLT ટેબલમાં તેના પછીની instructionને ચીંધે છે એટલે થશે એવું કે indirect jump એ GOT ટેબલમાં ૧૬ બાઈટના ઓફસેટ ઉપર જોશે અને તે ઓફ્સેટ માં દર્શાવેલા લોકેશન ઉપર jump કરશે કે જે આ પ્રસંગે 3C2 છે આમ set mylib intના પહેલા ઈનવોકેશન માં આપણે તેના પછીની instruction ઉપર jump કરીશું કે જે push 0x8 છે અને ત્યારબાદ આપણે આ instruction એક્ષિક્યુટ કરીશું જે રીઝોલ્વર ને કોલ કરે છે આમ રીઝોલ્વર એક્ષિક્યુટ થશે અને તે આ નિશ્ચિત એડ્રેસને set mylib int ના સાચા એડ્રેસ વડે બદલી દેશે હવે પછીના set mylib int ના બધા ઈનવોકેશન્સ અહી આવશે અને સીધા set mylib int ના સાચા એડ્રેસ ઉપર jump કરશે કે જે got plt ટેબલમાં દર્શાવેલ છે આ રીતે આપણે ASLR કેવીરીતે કામ કરે છે તે જોયું લાયબ્રેરી ઓ યાદ્રછિક રેન્ડમ or Random લોકેશન્સ ઉપર લોડ થઇ છે તેની ખાતરી કરવા માટે ASLR એ ઓપરેટીંગ સિસ્ટમ or OSના કર્નલ માં બદલાવ માંગે છે આ ઉપરાંત તે રીલોકેટેબલ લાયબ્રેરી ઓ માંગે છે કે જે કાં તો લોડીંગ સમયે અથવા તો PIC તકનીકના ઉપયોગથી રીલોકેટેબલ બનાવી હોય ડેટા અને ફંક્શન્સ બંનેને આ રીતે રીલોકેટેબલ બનાવાય છે નજીકના ગત વર્ષોમાં હુમલો કરનારાઓ ASLRને પણ બાયપાસ કરી શક્યા છે પ્રણાલી માં ASLR મોજુદ હોવા છતાં હુમલો કરનારાઓ તે ASLRને બાયપાસ કરી શક્યા છે અને પ્રણાલીમાં જે નબળાઈઓ મોજુદ હોય તેનું શોષણ કરી શક્યા છે અને તેથી પ્રણાલીમાં ASLR કાર્યરત હોવા છતાં હુમલો કરનારાઓ પોતાનો પેલોડ રન કરી શક્યા છે ASLRને બાયપાસ કરવાની અલગ અલગ તકનીકો છે જેમાંથી ૪ અહી દર્શાવી છે ASLR બાયપાસ કરવાના રસ્તાઓમાં પહેલો રસ્તો એવો છે કે જેમાં હુમલો કરનાર કાં તો બ્રુટ ફોર્સ થી અથવા તો ટાઇમિંગ એટેફસ તરીકે ઓળખાતા વિશેષ હુમલાઓ દ્વારા તે મુકરર કરે છે કે પ્રોસેસ ની આખી વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ માં લાયબ્રેરી કઈ જગ્યાએ લોડ કરવામાં આવી છે હવે જો હુમલો કરનાર લાયબ્રેરી કઈ જગ્યાએ લોડ કરવામાં આવી છે તે જાણી લે તો તે પછી પોતાના ગેજેટ્સ ને લાયબ્રેરી ની અંદરના આ ચોક્કસ ઓફસેટસને સમાયોજિત કરી શકે અને હજુયે પેલોડ રન કરી શકે આ ઉપરાંત રીટર્ન ટૂ PLT તરીકે ઓળખાતા હુમલાઓ અને બીજો એક ઓવરરાયટીંગ ધી GOT તરીકે ઓળખાતો હુમલો આવા હુમલાઓ પણ બનાવાયા છે આ બધા હુમલાઓ ખુબ નવા છે આપણે આ કોર્સમાં તેમની વધારે વિગતોમાં નહિ જઈએ તમારામાંથી જેમને રસ હોય તેમના માટે આવા હુમલાઓ કેવી રીતે નિર્માણ કરવા તેના વિષે ઘણા બધા ઓન લાઈન પ્રાપ્તિ સ્થાનો છે